સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે આજે આપણે સપ્તાહ 1 ના વ્યાખ્યાન 5 માં છીએ તેને લખવામાં આવ્યું છે અન્યથા હું તેને ભૂલી જઈશ તે સપ્તાહ 1 નું વ્યાખ્યાન 5 W1L5 છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચોથા વ્યાખ્યાનમાં સેલ સાયકલ પર બંધ કર્યું હતું જ્યાં વ્યાખ્યાનના અંતિમ ભાગમાં મેં સેલ ના 2 પ્રકારો રજૂ કર્યા હતા વ્યાપકપણે કહીએ તો વિભાજીત થતા અને અવિભાજ્ય સેલ અને અવિભાજ્ય સેલ માં મેં ચેતાકોષ અને કાર્ડિયાક સેલ નું ઉદાહરણ આપ્યું છે અને વિભાજીત પ્રકારમાં મેં ત્વચાના સેલ વિશે ચર્ચા કરી છે ત્યાં આવા ઘણા બધા છે તેમાંથી મેં ફક્ત ઉદાહરણ આપ્યા છે જ્યારે પણ તમે વિભાજીત થતા સેલ ની ચર્ચા કરો છો ત્યારે તેના વિશે વિચારો તો જો કહો કે હું તે લઈશ તો ચાલો આપણે તેને શરૂ કરીએ તો આ બાજુ અવિભાજ્ય અને બીજી બાજુ વિભાજીત થતા સેલ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો મેં ત્વચાનું ઉદાહરણ આપ્યું હતું હવે જો તમે ત્વચાની તરફ જુઓ તો ત્વચામાં ત્યાં 2 સ્તરો એપીડર્મલ સ્તર અને ડર્મલ સ્તર હોય છે જો તમે તમારી પોતાની ત્વચા તરફ જુઓ છો તો તેને કંઈક આના જેવી જુઓ છો ત્વચામાંથી વાળ આ રીતે બહાર આવી રહ્યા છે અને અહીં સેલ ના મૂળ આ રીતે અહી નીચે છે અને તેની નીચે આપણે પ્રથમ સ્તર આના જેવું જોઈશું અને બીજું સ્તર આના જેવું છે હું ફક્ત તેને વિસ્તૃત કરી રહ્યો છું પરંતુ તે એટલા જાડા સ્તર નથી ત્રીજુ સ્તર આના જેવું ચોથું સ્તર આના જેવું અને પાંચમું સ્તર જે કંઈક આના જેવું છે તેથી તમે જાણો છો કે આ એપીડર્મીશ છે અને એપીડર્મીશ ની અંદર આ સ્તરો છે આ સ્ટ્રેટમ જર્મિનેટિવમ સ્ટ્રેટમ છે આ સ્ટ્રેટમ ગ્રેન્યુલોસમ છે તેની વચ્ચે સ્ટ્રેટમ સ્પિનોસમ સ્ટ્રેટમ લ્યુસિડમ અને સ્ટ્રેટમ કોર્નિયમ છે હવે રસપ્રદ બાબત એ છે કે આ સ્તરમાં અન્ય સેલ થી અલગ જેવા કે નશ્વર સેલ અને મેલાનોસાઈટ્સ છે આ સ્તરમાં જેને મૂળભૂત સેલ કહેવામાં આવે છે તે આવેલા હોય છે આ સેલ ને તમે સ્ટેમ સેલ્સ અથવા જર્મ સેલ તરીકે માની શકો છો તમારા માટે જર્મ સેલ ખોટો શબ્દ છે માફ કરશો મને ત્વચાના સ્ટેમ સેલ્સ પર પાછા જવા દો જે વિભાજીત થઈને ત્વચાનું સ્તર બનાવે છે તેથી અહીં જે પણ વિભાજીત થાય છે તેઓ આ રીતે સ્તર પછી સ્તર આગળ આવે છે અને પછી તેઓ ઉપલા સ્તર પર આવે છે અને સેલ ના સ્થળાંતરની આ આખી પ્રક્રિયા આશરે 15 થી 20 દિવસ ચાલે છે અને ઉપરના સ્તર પર આ સેલ તેઓ ફાટી જાય તે પહેલા તેઓ 2 થી 3 સપ્તાહ સુધી ટકી રહે છે અને આગળનું સ્તર ઉપરના સ્તર પર જાય છે તે હંમેશા તેના જેવું છે કે જો સૌથી નીચલું સ્તર 5 આગળનું 4 હોય તો પછી 3 2 1 તેથી 5 માંથી ક્યારેક જર્મ જર્મ માંથી 4 4 માંથી તે 1 જર્મ થી 3 3 માંથી 2 2 માંથી 1 અને પછી 1 માંથી 0 બનાવે છે પછી તેઓ ત્વચા પરથી ખસી જાય છે એવી જ રીતે આ આખી પ્રક્રિયા હવે સતત ચાલી રહી છે હવે ચાલો આપણે આટલું કહીને આ સેલ સાયકલ પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ આ પૃથક સેલ એક પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે જેને ક્યારેક માયટોસિસ M તબક્કો કહેવામાં આવે છે અને આપણે માયટોસિસ ને M તબક્કા તરીકે ઓળખીએ છીએ હવે માયટોસિસ પછી જયારે ક્રોમોસોમ અલગ પડે છે અને 2 ડોટર સેલ બને છે હવે આ સેલ છે અને અહીં કેન્દ્ર છે તે ક્રોમેટીક કન્ડેન્સર્સ છે અને 2 ડોટર સેલ બને છે હવે આ તબક્કા પછીના આગળના તબક્કે માયટોસિસ પછી આ સેલ પાસે પસંદગી છે આને ગેસ તબક્કો G1 તબક્કો કહેવામાં આવે છે તેની પાસે પસંદગી છે અને તેને નિર્ણય લેવાનો છે કે શું તે અંતમાં વિભાજીત થવામાંથી બહાર નીકળી રહ્યું છે અને તે વિભાજીત અથવા અવિભાજ્ય બની જાય છે અથવા તે અસ્થાયીરૂપે વિભાજનની બહાર જાય છે અને પછી યોગ્ય સમયે તે ફરીથી વિભાજનની સાયકલ કરવા માટે પાછા આવે છે અહીં તેની તૂટવાની ઘણીબધી શક્યતાઓ છે કારણ કે તેમાં ઘણા સાયક્લીન અને CDK કાયનેજ સામેલ છે હાલમાં હું તેમાં જઈ રહ્યો નથી તો ત્યાં આવા ઘણાબધા પરમાણુઓ છે જે તેના સાયક્લીન અને CDK કાયનેજ સાથે કામ કરી રહ્યા છે અને ત્યાં ઘણાબધા ખાતરી કરવાના બિંદુઓ છે જે ખાતરી કરે છે કે તેઓ આગળ જવાના છે કે નહીં પછી S તબક્કા તરીકે ઓળખાતો તબક્કો આવે છે જો તેઓ નક્કી કરે કે તેઓ આગળ વધશે અને આ S તબક્કો છે જ્યાં DNA નું સંશ્લેષણ થાય છે અને ત્યારબાદ G2 તબક્કો જ્યાં ફરીથી પસંદગી હોય છે તો ફરીથી પસંદગી હોય છે અને અહીં ઘણાબધા ખાતરી કરવાના બિંદુઓ છે તેથી સેલ અનિવાર્યપણે આ સાયકલ માંથી પસાર થાય છે હવે તે આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવે છે કે વિભાજીત થતા સેલ આ સાયકલ માંથી કેટલી વાર પસાર થશે આ સંખ્યા મર્યાદિત છે અથવા આ સંખ્યા અનંત છે ઉદાહરણ તરીકે કહો કે આના જેવા ચોક્કસ સેલ માં 1 2 3 4 કેટલી સાયકલ થશે તેવી જ રીતે એક અને આગળ તે કેટલી સાયકલ કરી શકે છે કારણ કે દરેક સાયકલ માં ત્યાં તેના ક્રોમોસોમ માં જેને ટેલોમર કહેવાય છે તેવું કંઈક હોય છે તે ટેલોમર ની લંબાઈ ઘટે છે અને હકીકતમાં ટેલોમર ની લંબાઈ તમને કહી શકે છે કે તે ક્રોમોસોમ નો કયો ભાગ છે તે તમને કહી શકે છે કે તેનો કયો છેડો છે કારણ કે જેમ જેમ ટેલોમર ની લંબાઈ વધુ અને વધુ ગુમાવાતી જાય છે તેમ તેમ આખરે સેલ તેની જીવનક્ષમતા ગુમાવે છે અને તેની મૂળભૂત લાક્ષણિકતાઓ પણ ગુમાવે છે જો આ તબક્કે સેલ ઉદાહરણ તરીકે કહો કે અહીં G1 તબક્કામાં આખરે નક્કી કરે છે કે તે અવિભાજ્ય સેલ બની જશે તો તે કાયમી ધોરણે અવિભાજ્ય સેલ ના તબક્કામાં જશે પછી તેણે નક્કી કરવું પડશે કે અંતમાં તે કયા કાર્યને પ્રાપ્ત કરશે અને તેનો અર્થ શું છે તો તે જે સાયકલ માંથી પસાર થાય છે ત્યાં તેના સિવાયના 2 કે 3 તબક્કાઓ છે જેને વિસ્તૃતરીતે બોલતા અલબત તે સેલ સાયકલ માં જાય છે હવે જ્યારે તે સેલ સાયકલ માં છે ત્યારે તે 2 વિકલ્પો કરી રહ્યો છે અમુક બિંદુ અથવા અન્ય પર કદાચ અમુક દિવસો અથવા અમુક કલાકો માટે તે વિભાજીત થાય છે તે જે પણ હોય તે વિભાજીત હોવું જોઈએ અને વિભાજન પછી જો તે તેના વિભાજનના ચોક્કસ બિંદુ પર નક્કી કરે છે કે હવે તે કોઈ વધુ વિભાજનમાં જવાના નથી તો પછી તેને તેની છેલ્લી ઓળખ લેવાની છે તેની છેલ્લી ઓળખથી મારો અર્થ શું છે તેનો અર્થ તે કોઈપણ એક સેલ હશે જે ચોક્કસ પ્રકારના હોર્મોન નું ઉત્પાદન કરશે અથવા તે એક સેલ હશે જે મૂળ માં હાજર હશે અથવા તે એક સેલ હશે જે હૃદયમાં કાર્ડિયોમાયોસાઈટ તરીકે હાજર હશે અથવા તે એક સેલ હશે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો હશે અથવા તે એક સેલ હશે જે ગોનાડોટ્રોપિન કહેવાતા અન્ય હોર્મોન ઉત્પન્ન કરતો હશે જે તમે જાણો છો તેથી વિભાજન પછી સેલ ના લીધેલા નિશ્ચયને વિભિન્નીકરણ કહેવામાં આવે છે તો અહી આ સેલ નો એક સમૂહ આવેલો છે જે વિભાજીત થઈ રહ્યો છે હવે તે મોટા સમૂહમાં વિભાજીત થઈ રહ્યો છે હવે આ સમૂહમાંથી તમે જાણો છો કે કેટલાક સેલ નક્કી કરે છે કે તેઓ તેનું પોતાનું ભાગ્ય નક્કી કરશે તેમાંથી કેટલાક કહો કે તેઓ પોતાની જાતે સંપૂર્ણપણે અલગ પડે છે તેઓ વધુ આગળ વિભાજીત થશે નહીં પરંતુ તેઓ કંઈક સ્ત્રાવ કરી શકે છે તે ચોક્કસ વસ્તીમાંથી અમુક નક્કી કરી શકે છે કે તેઓ ચેતાકોષ બનશે અને તેઓ આગળ વધુ વિભાજીત થશે નહીં તે વસ્તીમાંથી તે ચોક્કસ વસ્તીમાંથી અમુક નક્કી કરે છે કે તેઓ સ્નાયુઓના સેલ બનશે અથવા કેટલાક અન્ય સેલ બની જાય છે આ ભાગ્ય નિર્ધારણની પ્રક્રિયા કાર્ય નિર્ધારણને વિભિન્નીકરણ કહેવામાં આવે છે અને વિભાજીત થતા સેલ માટેની શરતો વિભિન્નીકરણ થી અલગ છે તો કારણ કે તે આપણને એક એવા બિંદુ પર લાવ્યું છે જ્યારે આપણે એક ડીશ માં સેલ નું કલ્ચર કરીએ છીએ ત્યારે આપણે નક્કી કરવું પડશે કે શું આપણે સેલ ના પ્રકારને વિભાજનના તબક્કામાં પકડી રાખીએ છીએ અથવા તેઓનું વિભિન્નીકરણ કરવામાં આવશે તેથી ઉદાહરણ તરીકે કહો કે મારી પાસે અહીં એક કલ્ચર કરેલી ડીશ છે જ્યાં મારી પાસે આ સેલ આવેલા છે અને ધારો કે તેઓ વિભાજીત થઈ રહ્યા છે અને આગળ ફેલાઈ રહ્યા છે હવે આ પરિસ્થિતિમાં કે જેમાં ત્યાં વિભાજનની પરિસ્થિતિ હશે તેમાં આ સેલ માટે વિકાસના પરિબળો અને તેની આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે અલગ હશે જ્યારે તેઓ નક્કી કરશે ત્યારે તેઓ તેનું ભાગ્ય નક્કી કરે છે કે શું તેઓ અહીંથી ચેતાકોષ બનશે અથવા તેઓ કંઈક આ એસ્ટ્રોસાઈટ્સ ના જેવા કેટલાક વાસ્તવિક સેલ બનશે અથવા તેઓ શ્વાન સેલ બનશે અથવા તેઓ કાર્ડિયોમાયોસાઈટ બનશે તે આ રીતે છે તેથી જો તમે અહીં વૃદ્ધિના પરિબળો વિશે ચર્ચા કરો છો તો અહીંની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અલગ છે આ 2 પરિસ્થિતિઓ ખૂબ અસમાન છે હવે તે આપણે બીજા મુદ્દા પર લાવ્યું છે કે જ્યારે પણ આપણે બહારની બાજુ જૈવિક પ્રણાલીનું અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે ગતિશીલ પ્રણાલીનું અનુકરણ કરવું પડે છે અને આ જ કારણ છે કે અગાઉના વર્ગમાં હું તમને આ પાસાઓ ભણાવું અથવા આ પાસાઓ પર પ્રકાશ પાડું તેની પહેલા મેં માઇક્રોફ્લુઇડિક પ્રણાલીઓ રજૂ કરવાના ખ્યાલ વિશે શા માટે ચર્ચા કરી હતી જ્યાં તમે કેટલાક ચોક્કસ વૃદ્ધિ પરિબળોને ચોક્કસ સમયબિંદુ પર વહાવીને વાતાવરણ અને ખૂબ જ નેનોમોલર કે પીકોમોલર માં સાંદ્રતા બદલી શકો છો અને પછી સ્ત્રાવ પછી વૃદ્ધિ પરિબળનો બીજો સમૂહ મોકલો છો જે કદાચ વિભિન્નીકરણ અથવા અન્ય કોઈ પાસાઓને પ્રોત્સાહન આપશે તે સમગ્ર પ્રક્રિયામાં ત્યાં બીજો એક શબ્દ છે જે ખૂબ જ ઉપયોગી થશે અને હવે હું હમણાં જ તેને શ્રેણીમાં મૂકું છું આ શબ્દ છે વચ્ચે વિભાજન અને વિભિન્નીકરણ ત્યાં બીજો એક શબ્દ છે જેને ડી ડિફરન્સિએશન કહેવાય છે તો ડી ડિફરન્સિએશન શું છે ડી ડિફરન્સિએશન તે એક એવી પરિસ્થિતિ છે જ્યારે સેલ તેનું વિભિન્નીકરણનું વર્તન ભૂલી જાય છે અથવા ગુમાવે છે તેનો અર્થ શું છે ઉદાહરણ તરીકે કહો કે આ ચેતાકોષ બની જાય છે હવે આ તેની લાક્ષણિકતા ગુમાવે છે કહો કે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે અથવા તે અમુક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર નું ઉત્પાદન કરવાની ક્ષમતા ગુમાવે છે તેનો અર્થ એ છે કે આ સેલ ડી ડિફરન્સિએશન પર પહોંચી ગયો છે તે ભૂલી ગયો છે અથવા તેને કાયમી ધોરણે ગુમાવ્યો છે સારું આ ભાગને આપણે બાકી રાખીશું આપણે તેને સંપૂર્ણપણે માની લેશું નહિ કારણ કે આપણે સેલ જીવવિજ્ઞાન નું ભવિષ્ય જાણતા નથી તે તદ્દન અલગ વાર્તા કહી શકે છે આપણે ફરીથી ડી ડિફરન્સિએટેડ સેલ અને તેની વ્યાખ્યાના બધા આંકડા પર પાછા આવી શકીએ છીએ તેથી હું તેના વિશે થોડો સાવધ રહીશ તો ડી ડિફરન્સિએટેડ સેલ અમુક સમય માટે તેની વિભિન્નીકરણ ની સ્થિતિની અનન્ય ક્ષમતા ગુમાવે છે અને ત્યાં બીજો એક શબ્દ છે જે અહીં ખૂબ અનુકૂળ આવે છે જેને ડી એડેપ્ટેશન કહે છે ઉદાહરણ તરીકે કહો કે એક સેલ ત્યાં ચોક્કસ હોર્મોન બનાવવા માટે અનુકૂલન સાધે છે હવે આ ચોક્કસ હોર્મોન નું ઉત્પાદન કોઈ કારણસર અથવા અન્યરીતે ત્યાં ચોક્કસ વાતાવરણમાં અનુકૂલિત થાય છે હવે જો તમે આ સેલ ને આ વાતાવરણમાંથી બહાર રાખો છો તો તે અલગ રીતે વર્તે છે ઉદાહરણ તરીકે કહો કે મને તે પાછલા વર્ગના ઉદાહરણને પસંદ કરવા દો ઉદાહરણ તરીકે કહો કે અહીં તમારી પાસે વાતાવરણ છે હવે જો તમે આને લાલ રાખો છો તો હું આ વાતાવરણના દરેક ઘરને સેલ માનું છું અને તે ચોક્કસ XYZ કાર્ય કરશે ઉદાહરણ તરીકે કહો કે તે સંયોજન A ઉત્પન્ન કરે છે પરંતુ જો તમે તેને દૂર કરશો અને તેને અલગતામાં વિકાસ કરતા રહેશો તો તેઓ તે સંયોજનને ઉત્પન્ન કરવા સક્ષમ હશે નહીં કારણ કે આ લાલને સંયોજન A ઉત્પન્ન કરવા માટે આ ગુલાબીમાંથી આ લીલામાંથી અથવા આ વાદળીમાંથી પ્રભાવની જરૂર પડી શકે છે અને જો આ પ્રભાવો ત્યાં ખૂટે છે તો પછી શું થશે આ સેલ તે પરિસ્થિતિને અનુકુળ થશે નહિ આ પ્રક્રિયાને ડી એડેપ્ટેશન કહેવામાં આવે છે આ શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ છીએ કે શું તે એક ડી ડિફરન્સિએટેડ સેલ છે આપણે તેના પર પછીથી આવીશું જ્યારે આપણે આ બધી વસ્તુઓનો વધુને વધુ વ્યવહાર કરીશું અથવા તે ડી એડેપ્ટેડ છે શું આ ડી એડેપ્ટેશન ને સુધારી શકાય છે શું તમે આ ડી એડેપ્ટેશન ને સુધારી શકો છો એવી જ રીતે જેઓ સેલ લાઈન નો ઉપયોગ કરી રહ્યા છે તેથી હું ફક્ત એક શબ્દનો ઉપયોગ કરું છું જેનો મને પરિચય થયો છે તેથી સેલ લાઈન તે એવા સેલ છે જે સતત વિભાજિત થાય છે અને લોકો આવા સેલ ની વસાહતોને અલગ કરે છે અને તેનો પ્રવાહી નાઈટ્રોજન માં સંગ્રહ કરે છે અને તેને બહાર કાઢે છે અને ફરીથી તેનું કલ્ચર કરે છે અને ફરીથી તેનું પેટા કલ્ચર કરે છે હવે આ કલ્ચર કરવું શું છે અને આ પેટા કલ્ચર કરવું અને તે બધી વસ્તુઓ શું છે આપણે આ શબ્દો પર ફરીથી આવીશું તેની ચિંતા ન કરો પરંતુ થોડા સમય માટે તેના વિશે વિચારો કે હું સેલ નો સમૂહ છું સેલ નો અનન્ય સમૂહ છું અને હું તેમનો વિકાસ કરી શકું છું હું તેમને વિભાજીત કરી શકું છું હું આ રીતે તેનો એક ભાગ લઈ શકું છું અને હું તેને સંગ્રહિત કરી શકું છું અને હું આને એકવાર લઈ જાઉં છું અને મારો પ્રયોગ કરું છું મેં આ ભાગને લીધો અને ફરીથી તેનો વિકાસ કર્યો અને ફરીથી તેના એક ભાગનો સંગ્રહ કર્યો તેવી જ રીતે દરેક સમયે જયારે હું તેમને વિભાજીત કરું છું ત્યારે હું તેનો એક ભાગ લઉં છું અને તેને પ્રવાહી નાઈટ્રોજન માં સંગ્રહિત કરું છું જ્યારે તે પછી હું ફરીથી તેનો ઉપયોગ કરું છું અને તેમાંથી હું તેના અસંખ્ય એલીકવોટ્સ બનાવી શકું છું અને હું એલીકવોટ લઈ શકું છું હું તેનો વિકાસ કરું છું અને હું ફરીથી એક વાર તેનો નાનો ભાગ લઉં છું આ પ્રક્રિયાઓને પેટા કલ્ચર કરવું કહેવામાં આવે છે તમે તેનો સતત વિકાસ કરો છો પરંતુ મેં તમને કંઈક કહ્યું અને આવી જ એક સેલ લાઈન છે જેનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે તેને હેલા સેલ 'HeLa' cell ફરીથી હેન્રીએટા લેક નામ પરથી કહેવામાં આવે છે આપણે આ હેલા સેલ ની આ વાર્તા પર પાછા આવીશું પરંતુ અહીં હું જે બાબત પર પ્રકાશ પાડવા માંગુ છું તે હું કહી શકું કે તે વધુ રસપ્રદ અને સાવચેતીભર્યું છે હવે દરેક સમયે જયારે આ સેલ આ સાયકલ માંથી પસાર થાય છે ત્યારે મેં તમને કહ્યું હતું કે તે તેના ટેલોમર નો એક ભાગ ગુમાવે છે કારણ કે ટેલોમર ની પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે હવે વિશ્વમાં એવી ઘણીબધી પ્રયોગશાળાઓ છે જે ક્યાંક 1950 થી જ્યારથી આ આખી સેલ લાઈન વિકસિત થઈ છે ત્યારથી હેલા સેલ નો ઉપયોગ કરે છે આપણે તેની કોઈ જાણકારી નથી કે આ સેલ કેટલી સાયકલ માંથી પસાર થયા છે અને હજી પણ આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ત્યાં ઘણા અહેવાલો છે જેને હું શોધી કાઢીશ હું તે અહેવાલોને તમારા માટે શોધી કાઢવાનો પ્રયત્ન કરીશ તેમાંથી અમુક આ સેલ ના વર્તનને સમજવા માટે છે હવે અનેક લાયક સ્થળોએ આવું થઈ રહ્યું છે હવે સેલ લાઈન તેનો કૃત્રિમ સંશ્લેષિત પરિસ્થિતિઓમાં સમયાંતરે વિકાસ કરીને તે સમયે અને ફરીવાર અને ફરીવાર અને ફરીવાર અને ફરીથી આપણે પરિણામો આપે છે જે યોગ્ય હોય છે Refer Time 2212 અને મેં તમને તે શા માટે કહ્યું કે દરેક સેલ આ વિભાજનની પ્રક્રિયામાં છે તેમાં મેં તમને શું કહેવાની કોશિશ કરી છે કે આ વિભાજનની પ્રક્રિયામાં છે હું શું કહું છું શું તે ક્યારેય સમાપ્ત થતું નથી તમે સંભવિતરીતે તેને કાયમ માટે વિભાજીત કરી શકો છો ના તેની પ્રારંભિક મર્યાદાઓ છે અને આપણે ઘણી વખત તેને તે મર્યાદાઓથી આગળ લઈ જઈએ છીએ જ્યારે પણ તમે પેટા કલ્ચર કરો છો અથવા તમે આ પ્રક્રિયાને જાણો છો હવે સેલ ને પેઢી દર પેઢી સુધી પસાર કરવાની આ પ્રક્રિયા માટે તમારે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આને ઓછામાં ઓછા કેટલીવાર વિભાજીત કરવામાં આવ્યા છે કારણ કે ખરેખર તમને ખબર પણ નથી હોતી કે જ્યારે તમે જથ્થો પ્રાપ્ત કરો છો ત્યારે આની પહેલા તે કેટલીવાર અગાઉથી વિભાજીત થયેલા છે પરંતુ ઓછામાં ઓછા તમે હિસાબ રાખી શકો છો અથવા તેના પર તમે જે કરી શકો છો તેને વાહક લખાણ પ્રક્રિયા કહેવાય છે જ્યાં તમે સમયાંતરે ક્રોમોસોમ નું વિશ્લેષણ કરી શકો છો જો તમે તે પ્રકારના સેલ ની સેલ લાઈન ઉપયોગ કરી રહેલા વ્યક્તિ છો તો તમારે તેને વાહક લખાણ કરીને જોવું જોઈએ તે કેટલું નજીક છે અથવા તે મૂળ જથ્થા સાથે મળતું આવે છે અથવા મૂળ જથ્થાનું વર્ણન લગભગ 40 કે 50 વર્ષ પહેલાંનું છે તમે તેની કેટલા નજીક છો અથવા તે એક એવા બિંદુ સુધી પહોંચી ગયું છે કે જેમાં તમારે તેને ફેંકી દેવું જોઈએ અને તે ખરેખર વધારે વાપરવા યોગ્ય નથી તે શોધવા માટે હંમેશા તમારે ફરીથી અને ફરીવાર અને ફરીથી તે પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ એવી આશા સાથે કે હું એવી વસ્તુનો ઉપયોગ કરી રહ્યો નથી જે મને અસ્પષ્ટ પરિણામો આપશે અને તેની કદર કરવા માટે કે તમારે આ મૂળભૂત પાયાને સમજવું જોઈએ કે આ પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે તે આ સાયકલ માંથી પસાર થાય છે અને તેની પાસે સાયક્લીન અને CDK કાયનેજ ના રૂપમાં ખાતરી કરવાના બિંદુઓ છે જે તપાસવા અને સંતુલન માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે હું કોને અટકાવું છું મારી પાસે શું પ્રશ્ન છે શું આ પ્રશ્ન તે સેલ ની આનુવંશિક અખંડિતતા વિશે મહત્વ ધરાવે છે કદાચ તે મહત્વનું નથી કદાચ તમે તેનો ઉપયોગ એક સેન્સર તરીકે કરી રહ્યા છો જ્યાં સુધી તે સેન્સીંગ કરી શકે છે કે પ્રોટીન નું સંશ્લેષણ થઈ રહ્યું છે ત્યાં સુધી વાંધો નથી અને તે સંપૂર્ણપણે બરાબર છે પરંતુ જો તમે તેની સાથે અન્ય પ્રકારના પ્રયોગો કરી રહ્યા હોવ તો કદાચ તે મહત્વનું છે આ મૂળભૂત પ્રશ્નો છે જે એક સેલ કલ્ચરિસ્ટ તરીકે તમારે પૂછવા જોઈએ મારો અર્થ છે કે આ પ્રશ્નો પૂછ્યા વગર તે આંધળી દોટ હશે ત્યાં આપણે કેટલાક પરિણામો મળશે અને અલબત્ત તે તમને કાગળ પર પણ મળશે પરંતુ તમને ખાતરી છે કે તમે શેના વિશે ચર્ચા કરી રહ્યા છો અથવા તમે શું લખાણ કરી રહ્યા છો એટલા માટેજ આ મૂળભૂત ખ્યાલની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે તેના પર પાછા આવીશું તેથી તેવા લોકો માટે ચિંતા ન કરો કે જેઓ તે સમજવામાં અસમર્થ છે કે આ સેલ લાઈન નો ખ્યાલ શું છે તેમના માટે હું આ રજૂ કરી રહ્યો છું અને આપણે આના પર પાછા આવીશું પરંતુ થોડા સમય માટે સમજી લો કે સેલ ક્યાં તો વિભાજન કરશે અથવા કેટલાક વિભાજન પછી તેઓ એક બિંદુ પર પહોંચશે જ્યાંથી તેઓ વધુ વિભાજિત થશે નહીં ત્યાં તેનું વિભિન્નીકરણ કરવામાં આવશે અત્યાર સુધીમાં આપણે સાહિત્યમાંથી તેમની વિભિન્નીકરણ ક્ષમતાને કેટલી જાણીએ છીએ તેમ છતાં ત્યાં કેટલાક સેલ હશે જેઓ તેને કાયમી ધોરણે ગુમાવી બેસે છે અને તેમને ડી ડિફરન્સિએટેડ સેલ કહેવામાં આવે છે અને તેમ છતાં ત્યાં કેટલાક સેલ હશે જે તેની વિભિન્નીકરણ ક્ષમતાને કાયમી ધોરણે ગુમાવતા નથી તેમને ડી એડેપ્ટીવ સેલ કહે છે ત્યાં એવી ઘણી વસ્તુઓ છે જે થશે અને પછી ત્યાં રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવતો શબ્દ છે અને તે બધું પછી આવશે જયારે આપણે એકવાર સેલ લાઈન ના કલ્ચર વિશે વાત કરીશું તો અત્યાર સુધીમાં આપણે આ બધી વસ્તુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ ના વાતાવરણ વિશે ચર્ચા કરી છે આપણે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ વિશે ચર્ચા કરી છે આપણે ઈન વિવો પ્રણાલીની ગતિશીલ પ્રકૃતિ વિશે ચર્ચા કરી છે અને આપણે ઈન વિવો પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ માઈક્રોફ્લુઈડિક પ્રણાલીઓ તરીકે કરીને કેવી રીતે તેનું અનુકરણ કરી શકીએ છીએ અને આપણે પછીથી તે તમામ અંતિમ વિગતો વિશે ચર્ચા કરીશું અને તે ક્ષેત્રમાં 2017 થી 2020 સુધીના તાજેતરના અભ્યાસો વિશે ચર્ચા કરીશું અને હવે તમારી સામે જે પડકારો આવવાના છે તેની તમને અનુભૂતિ કરાવવા માટે આપણે સેલ સાયકલ વિશે ખુબજ વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ જ્યારે આપણે સેલ લાઈન અને પ્રાથમિક કલ્ચર વિશે ફરીથી ચર્ચા કરીશું આ બીજો નવો શબ્દ છે આપણે તેના પર પછીથી પાછા આવીશું હું અહીં બંધ કરીશ આગળના વર્ગમાં આપણે સેલ કલ્ચર ટેકનોલોજી ના અન્ય પાસાઓ પર આગળ વધતા પહેલા કલ્ચર કરેલા સેલ ના જીવવિજ્ઞાન વિશે થોડી વધુ ચર્ચા કરીશું આપ સૌનો ધ્યાનથી સાંભળવા બદલ આભાર